આપણે કેટલાક રીઅલ ટાઇમ ટાસ્ક શેડ્યુલર અને ખૂબ જ સરળ શેડ્યુલર જેવા ટેબલ ડ્રિવન શેડ્યૂલરને જોઈ રહ્યા હતા પરંતુ પછી આપણે જોયું કે તેનો દરેક ટાસ્ક ના એક્ઝિકયુશન પછી ફરીથી ટાઇમર સેટ કરવો પડે છે સાયક્લિક શેડ્યૂલર ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તેને પિરિયોડિકલી ટાઇમર ગોઠવવાની જરૂર પડતી નથી તેને શરૂઆત માં એકવાર સેટ કરવાની જરૂર છે તેને કરવા માટેનાં ટાસક્સની રચના કરવાની જરૂર છે આમાં પિરિયોડિક કાર્યોના સમૂહ માટે મેજર સાઇકલ નક્કી કરવી અને પછી માઇનર સાઇકલને પણ સેટ કરવું જેને ફ્રેમ પણ કહેવામાં આવે છે જો આપણે યાદ રાખીએ કે તે ટાસ્ક પીરિયડનો લસાઅ છે તો ગણતરી કરવા માટે એક મેજર સાઇકલ તેના બદલે સરળ છે પરંતુ તે પછી ફ્રેમની સાઇઝ નક્કી કરવી તે સીધું સરળ નથી તે નોન ટ્રીવિઅલ છે આપણે ઘણા ડિઝાઇન વિકલ્પો ધ્યાનમાં લેવાની જરૂર છે અને આપણા ફ્રેમ સાઇઝ વચ્ચે પુનરાવર્તન કરવું પડી શકે છે કદાચ આપણે ટાસક્સને વહેચવું પડશે સાયક્લિક શેડ્યૂલરનો ઉપયોગ કરતી વખતે ફ્રેમની સાઇઝ સેટ કરવું એ એક મહત્વપૂર્ણ કાર્ય છે પ્રથમ વિચારણા એ છે કે દરેક ફ્રેમની સાઇઝ દરેક ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા વધારે હોવું આવશ્યક છે તેનું કારણ એ છે કે દરેક ફ્રેમ સાઇઝ માં ટાસ્ક હોવું આવશ્યક છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જો કોઈ ટાસ્ક કોઈ ફ્રેમમાં એક્ઝિકયુશન માટે લેવામાં આવે છે તો તે ફ્રેમની અંદર જ પૂર્ણ થવો જોઈએ તે પછીના ફ્રેમ્સમાં જતો ન હોવો જોઈએ અને તે જ કારણ છે કે ફ્રેમની સાઇઝ સૌથી મોટા ટાસ્ક ના એક્ઝેક્યુશન સમય કરતા વધારે હોવી જોઈએ ઉપરોક્ત વિચારણાને આધારે આપણે ફ્રેમ માટે લોઅર બાઉન્ડ મેળવીશું જો ફ્રેમ સૌથી મોટા ટાસ્કની સાઇઝ કરતા નીચી બને છે તો તે સારું શેડ્યૂલ નથી તેમાં સમસ્યાઓ હશે જે આપણે જોઈશું બીજી વિચારણા એ શેડ્યૂલ ટેબલ જે આપણે સંગ્રહિત કરવું છે તે કઈ રીતે નાનામાં નાનું હોઈ શકે આ વિચારણાથી આપણને આવશ્યક છે કે ફ્રેમ સાઇઝ જે પસંદ થયેલ છે તે મેજર સાઇકલ ના બરાબર ભાગ પાડે અથવા તે મેજર સાઇકલ નું પરિબળ હોવું જોઈએ આ વિચારણાના આધારે આપણે કેટલીક અલગ અલગ ફ્રેમ સાઇઝ પસંદ કરી શકીએ છીએ જો ફ્રેમની સાઇઝ મેજર સાઇકલને બરાબર ભાગ માં વહેચતું નથી તો પછી આપણે ઘણી બધી મેજર સાઇકલસ્ માટે શેડ્યૂલ સંગ્રહિત કરવું પડશે જો ફ્રેમ મેજર સાઇકલ ને બરાબર ભાગ માં વહેચે છે તો પછી મેજર સાઇકલ પછી એક જ પ્રકારનો ટાસ્ક ક્રમ પુનરાવર્તિત થશે તેથી આપણે ફક્ત એક મેજર સાઇકલ માટે ટાસક્સનું શેડ્યૂલ સંગ્રહિત કરવાની જરૂર છે ત્રીજી વિચારણા એ છે કે દરેક ટાસ્ક તેની સમયમર્યાદાને પૂર્ણ કરે છે અને આ થવા માટે ટાસ્કના આગમન અને તેની સમયમર્યાદા વચ્ચે એક સંપૂર્ણ ફ્રેમ હોવી આવશ્યક છે આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે કે જો કોઈ ફ્રેમ શરૂ થયા પછી જ ટાસ્ક આવે છે તો તે ટાસ્ક તે ફ્રેમમાં લઈ શકાતું નથી અને જો તેની સમયમર્યાદા પણ ફ્રેમની અંદર હોય તો ટાસ્કનું એક્ઝિકયુશન તેની સમયમર્યાદા પહેલાં શરૂ કરી શકાતું નથી કોઈ ટાસ્કની શરૂઆત અને તેની સમયમર્યાદા વચ્ચે આપણી પાસે ઓછામાં ઓછું એક ક્લિયર ફ્રેમ હોવું આવશ્યક છે આ ત્રીજી શરતના અનુરૂપ ફ્રેમની સાઇઝ દરેક ટાસ્ક પીરિયડ કરતા વધારે હોવી જોઈએ આ ફ્રેમની સાઇઝ માટે અપર બાઉન્ડને સેટ કરે છે તેથી દરેક ટાસ્ક પીરિયડ કરતાં ફ્રેમની સાઇઝ ઓછી હોવી આવશ્યક છે પ્રથમ શરત એ છે કે ફ્રેમની સાઇઝ એવી રીતે પસંદ થયેલ હોવી જોઈએ કે દરેક ટાસ્ક ફ્રેમ સાઇઝમાં ચલાવવા માટે સમર્થ હોવું જોઈએ કારણ કે જો તે ન થાય તો આપણે ટાસ્કને બહુ બધી ફ્રેમ્સમાં ચલાવવી પડશે તે કિસ્સામાં અન્ય ટાસક્સ વચ્ચે ચાલી શકે છે અને તે પછી આપણે કોઈ ટાસ્કને અડધે સુધી અથવા થોડો ચલાવી ને અડધા પ્રાપ્ત કરેલા પરિણામોનો ઉપયોગ કરી શકીએ છીએ અને પછી તે વિસંગતતા તરફ દોરી શકે છે સામાન્ય રીતે આપણને જરૂર છે કે ફ્રેમની સાઇઝ દરેક ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા વધારે હોવું જોઈએ પ્રથમ શરત એ છે કે પસંદ કરેલા ફ્રેમની સાઇઝ દરેક ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા મોટો હોવો જોઈએ બીજી શરત એ ટેબલની સાઇઝને ઘટાડવાની છે આ શેડ્યૂલ ટેબલ છે જે આપણને શેડ્યૂલ ટેબલમાં દરેક ફ્રેમ ને યાદ રાખવાની છે જેમાં ટાસ્ક ચાલવાના છે તેને સ્ટોર કરવા જરૂર પડે છે ટાસ્ક તરીકે ફ્રેમની જેમ ઇન્ટરપ્ટસ્ આવે છે શેડ્યૂલર ટેબલની સહાય થી ટાસ્ક હાથમાં લે છે પ્રથમ ફ્રેમ લીલો રંગ લે છે બીજો ફ્રેમ લાલ ટાસ્ક લે છે ત્રીજો ફ્રેમ પીળો ટાસ્ક લે છે અને આ રીતે અને મેજર સાઇકલ પછી તે જ ક્રમનું પુનરાવર્તન થાય છે કારણ કે ફ્રેમમાં છેલ્લી ફ્રેમ બાઉન્ડ્રી એ મેજર સાઇકલ ની એકી સાથે બને છે અને આ સમય સુધીમાં બધા જ ટાસક્સ ચાલાવવા પડે છે આ તમામ ટાસ્ક પીરિયડનો લસાઅ છે અને તેથી દરેક ટાસ્ક પીરિયડનો અંત પણ એકી સાથે જ થાય છે પરંતુ જો ફ્રેમ બાઉન્ડ્રી એ મેજર સાઇકલ ની બાઉન્ડ્રી જોડે એકી સાથે નથી બનતી તો તે બીજી ફ્રેમમાં જાય છે પછી આપણે તેને ઘણી બધી મેજર સાઇકલ માટે શેડ્યૂલ ટેબલમાં સંગ્રહવું પડશે અને આ વિચારણાથી આપણને એ શરત મળી છે કે ફ્રેમ સાઇઝ મેજર સાઇકલને ભાગી શકતું હોવું જોઈએ તે મેજર સાઇકલનું એક પરિબળ હોવું જોઈએ અને તે આપણને ફ્રેમની સાઇઝને પસંદ કરવા માટે ફક્ત થોડીક અલગ પસંદગીઓ આપે છે ત્રીજી શરત એ છે કે ફ્રેમની સાઇઝ એવી પસંદ કરવી જોઈએ કે દરેક ટાસ્કની સમયમર્યાદા પૂરી કરવી આવશ્યક છે ચાલો આપણે કહીએ કે આપણી પાસે આ ફ્રેમ બાઉન્ડ્રી પોઈન્ટથી શરૂ થઈ છે આપણી પાસે ફ્રેમ બાઉન્ડ્રી બીજા પોઈન્ટથી શરૂ થાય છે ચાલો માની લઈએ કે ડેલ્ટા સમય પછી થોડા સમય પછી ટાસ્ક ઇન્સ્ટનસ ti આ પોઈન્ટ એ પહોંચે છે દેખીતી રીતે આ ફ્રેમ દરમિયાન ટાસ્ક હાથ ધરી શકાતો નથી કારણ કે શેડ્યૂલર કોડ જે ટાસ્ક ચલાવે છે અને પછી સમાપ્ત કરે છે શેડ્યૂલર દરેક ફ્રેમ પહેલાં જ આવે છે ટાસ્કનું એક્ઝિકયુશન શરૂ કરે છે શેડ્યૂલ ટેબલની સહાય લે છે શોધે છે કે કયો ટાસ્ક ચલાવવાનો છે તે ચલાવે છે અને પછી તે અટકી જાય છે તે ફક્ત એક ફ્રેમ બાઉન્ડ્રીની શરૂઆતમાં જ પ્રારંભ કરી શકે છે પરંતુ અહીં ટાસ્ક ફ્રેમ બાઉન્ડ્રી પછી જ આવી ગયું છે દેખીતી રીતે તે આ ફ્રેમ પર ચાલી શકતું નથી અને પછી તે આગલા ફ્રેમમાં આગલી ફ્રેમની બાઉન્ડ્રીમાં લઈ શકાય છે પરંતુ પછી જ્યારે ટાસ્ક આગળની ફ્રેમ બાઉન્ડ્રી પર ચલાવવાનું શરૂ કરવામાં આવે છે ત્યારે સમયમર્યાદા ખૂબ નજીક હોય છે તે તેની સમયમર્યાદા પૂરી કરી શકતી નથી અને આ સ્થિતિની આવશ્યકતા છે કે ટાસ્કના આગમન અને સમયમર્યાદા વચ્ચે આપણી પાસે ઓછામાં ઓછી એક ક્લિયર ફ્રેમ હોવી આવશ્યક છે કારણ કે જો અહીં ક્લિયર ફ્રેમ અસ્તિત્વમાં છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે કોઈ ફ્રેમ છે અને જો ટાસ્ક અહીં આવે છે તો તે અહીં આવી શકે છે ઓછામાં ઓછી આગામી ફ્રેમમાં એક્ઝિકયુશન માટે લેવામાં આવશે અને આપણે જાણીએ છીએ કે ફ્રેમની સાઇઝ દરેક ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા મોટી હોય છે તેથી તે ફ્રેમની અંદર પૂર્ણ થશે અને તેની સમયમર્યાદા પણ પછી છે ત્રીજી શરતની આવશ્યકતા છે કે ટાસ્કના આગમન અને તેની સમયમર્યાદા વચ્ચે આપણી પાસે એક ક્લિયર ફ્રેમ હોવી આવશ્યક છે ચાલો ટાસ્કની સમયમર્યાદાની સંતોષની ચર્ચા કરીએ અને જ્યારે ફ્રેમ શરૂ થયા પછી જ ટાસ્ક આવે ત્યારે ટાસ્ક માટેનો સૌથી ખરાબ કેસ થાય છે કારણ કે જો કાર્ય કોઈ ફ્રેમના અંત તરફ આવે છે તો પછીનો ફ્રેમ તે લઈ શકાય છે સૌથી ખરાબ કેસ થાય છે જો કોઈ ફ્રેમ હમણાં શરૂ થઈ હોય અને ટાસ્ક આવે ચાલો આપણે આ ગણતરી કરીએ કે આ કેટલું છે અને સૌથી ખરાબ પરિસ્થિતિ શું છે કારણ કે દરેક ટાસ્ક કે જે ફ્રેમના અંત તરફ ગમે ત્યાં પહોંચે છે તે સૌથી ખરાબ કેસ નથી કારણ કે તે તરત જ આગળની ફ્રેમમાં લઈ શકાય છે ટાસ્કની ને મહત્તમ સમય રાહ જોવી પડશે જો તે ફ્રેમ બાઉન્ડ્રી પછી જ આવે છે થોડુંક ગાણિતિક તર્ક અહીં કરવામાં આવશે અને તે પુસ્તકમાં છે પરિણામ ગુસાઅ છે ફ્રેમની સાઇઝ અને ટાસ્ક પીરિયડ ફ્રેમની સાઇઝ અને ટાસ્ક પીરિયડ વચ્ચેનો સૌથી મહત્તમ સામાન્ય વિભાજક ફ્રેમ શરૂ થયા પછી ટાસ્ક ક્યારે આવે છે તેની ખરાબ પરિસ્થિતિ આપે છે જો જીસીડી ની સંખ્યા એક છે તો પછી સમયના એક એકમ પછી ટાસ્ક આવી શકે છે ઉપરથી સૌથી ખરાબ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આપણી પાસે F જીસીડી F pi અહીં રાહ જોવાનો સમય છે કારણ કે આ સમયગાળા દરમિયાન તે શેડ્યૂલિંગ કરવા માટે લઈ શકાતું નથી અને તેથી તે F જીસીડી F pi ની રાહ જોવી આવશ્યક છે અને પછી આપણી પાસે બીજી ક્લિયર ફ્રેમ હોવી આવશ્યક છે જ્યાં સુધી 2F જીસીડી F pi એ ≤ di છે ત્યાં સુધી આપણી પાસે ટાસક્સના આગમન અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ સમયમર્યાદા વચ્ચે એક ક્લિયર ફ્રેમ ઉપલબ્ધ છે ત્રીજી શરત એ છે કે આપેલ ટાસક્સના સમૂહ વચ્ચે તે આને સંતોષ આપે છે અને જો તે સંતોષકારક છે તો આપણે તે ફ્રેમ સાઇઝને ફિસીબલી લઈ શકીએ છીએ નહીં તો આપણે તે ફ્રેમની સાઇઝ ને કાઢી નાખવું પડશે નીચે લખેલી અહીં 3 શરતો છે પ્રથમ શરત એ છે કે ફ્રેમની સાઇઝ F દરેક ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા વધારે હોવું જોઈએ ટાસક્સનો મહત્તમ એક્ઝિકયુશન સમય તે પણ F કોઈપણ ટાસ્ક ના મહત્તમ એક્ઝિકયુશન સમય કરતા વધુ હોવો જોઈએ શરત એ છે કે આગમન અને સમયમર્યાદા વચ્ચે ક્લિયર ફ્રેમ હોવી આવશ્યક છે આ સ્થિતિ આપણને સૌથી ખરાબ કેસ 2F જીસીડી f pi ટાસ્ક પીરિયડ અને f તે ટાસ્કની સમયમર્યાદા જેટલો હોવો જોઈએ તે જ હોવો જોઈએ દરેક ટાસ્ક i માટે સંતુષ્ટ થતો હોવો જોઇએ ત્રીજી શરત એ છે કે ફ્રેમની સાઇઝ એ મેજર સાઇકલને બરાબર ભાગમાં વહેચવું આવશ્યક છે મુખ્ય આપણે લસાઅ લખ્યું છે અને આ પૂર્ણાંક ભાગાકાર f છે અને જ્યારે f દ્વારા ગુણાકાર થાય છે જો આપણે લસાઅ પાછું મેળવીએ તો આપણે કહી શકીએ કે ફ્રેમની સાઇઝ મેજર સાઇકલને બરાબર ભાગમાં વહેંચે છે ચાલો આપણે ડિઝાઇન ટ્રેડ અપ્સને ધ્યાનમાં લઈએ આપણને લાગે છે કે ઘણી ફ્રેમ સાઇઝ હોઈ શકે છે જે શક્ય છે આપણે તેને પ્લોઝિબલ ફ્રેમ્સ કહીએ છીએ પરંતુ જેમ કે તેઓએ ૩ શરતો સંતોષીને પ્લોઝિબલ ફ્રેમ મેળવી છે તેનો અર્થ એ નથી કે આપણને કોઈ શેડ્યૂલ મળી ગયું છે આપણે બીજી વસ્તુઓ તપાસવી પડશે પ્રથમ વસ્તુ જે આપણે તપાસવાની જરૂર છે એ છે ટાસ્ક ને શેડ્યૂલ કરવા માટે ફ્રેમ્સની જરૂરી સંખ્યા અસ્તિત્વમાં છે કે નહીં તે ચાલો કહીએ કે ટાસ્ક મેજર સાઇકલમાં ૩ વખત ચાલે છે ટાસ્કનો પીરિયડ મેજર સાઇકલ ની ફ્રેમ્સના ત્રીજા ભાગનો હોય છે અને બીજો ટાસ્ક મેજર સાઇકલ દરમિયાન ૨ વખત ચાલે છે તેનો પીરિયડ મેજર સાઇકલ થી અડધો છે આ ૨ ટાસક્સ માટે આપણને પાંચ ફ્રેમ્સની જરૂર છે તેથી મેજર સાઇકલની અંદર ફ્રેમ સાઇઝને પસંદ કરવું આવશ્યક છે કે ત્યાં પાંચ ફ્રેમ્સ હોવા જોઈએ ઉદાહરણ તરીકે જો બહુ બધી ફ્રેમ સાઇઝ શક્ય બને તો પછી આપણે તે ફ્રેમ સાઇઝ માંથી સૌથી મોટી પસંદ કરવાની જરૂર છે ઉદાહરણ તરીકે ફ્રેમની સાઇઝ ૫ અને ૮ આ બંને શક્ય છે તે બધી 3 શરતોને સંતોષે છે અને સાથે સાથે તેઓ પૂરતા ફ્રેમ્સ આપે છે જ્યાં મેજર સાઇકલ દરમિયાન ઉદ્ભવતા તમામ ઇન્સ્ટનસિસ શેડ્યૂલ કરી શકાય છે પછી આપણે મોટી ફ્રેમ સાઇઝ ને પસંદ કરવાની જરૂર છે જે છે ૮ જો આપણે ફ્રેમ સાઇઝ તરીકે ૫ પસંદ કરીએ છીએ તો જ્યારે આપણે ફ્રેમ સાઇઝ તરીકે ૮ ને પસંદ કરીએ ત્યારે તેની તુલનામાં ઘણી ફ્રેમ બાઉન્ડ્રી હશે તેથી તેનો અર્થ એ કે જો આપણે મોટી ફ્રેમ સાઇઝની તુલનામાં નાની ફ્રેમ સાઇઝ પસંદ કરીએ તો શેડ્યૂલર વારંવાર ચાલવું પડે છે બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે આપણે નાની ફ્રેમ સાઇઝ પસંદ કરીએ છીએ ત્યારે ટાસ્ક શેડ્યૂલરનું ઓવરહેડ વધુ બને છે અને તેથી અમે હંમેશાં શક્ય હોય તેટલી મોટી ફ્રેમ સાઇઝ પસંદ કરીએ છીએ જ્યારે આપણે મોટી ફ્રેમ સાઇઝ પસંદ કરીએ ત્યારે શેડ્યૂલર ઓવરહેડ ઓછું હોય છે ઉદાહરણ તરીકે આપણી પાસે ૨ ટાસક્સ A B છે અને અહીં પ્રથમ તત્વ ૧ છે અને તે કોમ્પ્યુટેશન નો સમય છે A કોમ્પ્યુટેશન માટે એક એકમ લે છે તેનો પીરિયડ અને સમયમર્યાદા સમાન છે તે સમયમર્યાદા બરાબર થાય છે તે દર ૬ સમયના એકમો પછી પુનરાવર્તન કરે છે અને આગળ નો ઇન્સ્ટનસ આવે તે પહેલાં તે પુનરાવર્તિત થાય તે પહેલાં પ્રથમ ઇન્સ્ટનસ પૂરો થઈ ગયો હોવો જોઈએ તે રિલેટિવ સમયમર્યાદાનો સંકેત છે બીજો ટાસ્ક B એક્ઝિક્યુશન નો સમય ૨ લે છે પીરિયડ અને સમયમર્યાદા બંને 8 છે આપનો ટાસ્ક મેજર સાઇકલ અને માઇનર સાઇકલને પસંદ કરવાનું છે મેજર સાઇકલ પસંદ કરવા માટે આપણે ૬ અને ૮ નો લસાઅ લઈએ છીએ અને ૬ અને ૮ નો લઘુત્તમ સામાન્ય અવયવ ૨૪ છે ૨૪ ટાસ્ક A અને ટાસ્ક B ની એક અવિભાજ્ય સંખ્યા ધરાવે છે જેમ કે મેજર સાઇકલ ની અંદર ટાસ્ક A ના ૪ ઇન્સ્ટનસિસ છે ટાસ્ક B ના 3 ઇન્સ્ટનસિસ છે તેથી એક મેજર સાઇકલમાં આપણી પાસે A અને B બંનેને ધ્યાનમાં રાખીને 7 ઇન્સ્ટનસિસ હશે ફ્રેમની સાઇઝ પસંદ કરવા માટે ફ્રેમની સાઇઝ મેજર સાઇકલને બરાબર ભાગમાં વહેચવું જોઈએ કે આપણે શેડ્યૂલ ટેબલના સાઇઝને ઘટાડીને શેડ્યૂલ ટેબલ વિચારણામાંથી મેળવીએ છીએ અને તેથી આપણે ૨૪ ૧૨ ૬ ૪ ૩ ૨ મેળવી શકીએ છીએ ૧ સિવાય આ બધી ફ્રેમ સાઇઝ જે આપણે અન્ય શરતો માટે ધ્યાનમાં લઈ શકીએ છીએ આપણે અહીં ૧ લખ્યું નથી કારણ કે ટાસ્ક B ની સાઇઝ ૨ છે અને દરેક ફ્રેમની સાઇઝ હોવી આવશ્યક છે તે સૌથી મોટા ટાસ્ક સાઇઝ કરતા વધારે અથવા તેના જેટલું હોવું જોઈએ એક આપણે ધ્યાનમાં લેવાનું વિચાર્યું નથી ધ્યાનમાં લઈશું ૨ ૩ ૪ ૬ ૧૨ ૨૪ નાના ફ્રેમ સાઇઝથી પ્રારંભ કરીને અને અન્ય શરતોને સંતોષવાનું શક્ય બને છે કે નહીં તે તપાસીએ ચાલો તપાસીએ કે ટાસ્કના આગમન અને તેના ખરાબ પરિસ્થિતિમાં તેની પૂર્ણતા વચ્ચે કોઈ ક્લિયર ફ્રેમ અસ્તિત્વમાં છે કે નહીં અને અમે તેને ફોર્મ્યુલા ૨F જીસીડી F ટાસ્ક પીરિયડ અને F ૨ માં વ્યક્ત કરી હતી તો ૨ F F ૨ અને પીરિયડ ૬ છે તેથી જીસીડી૨૬ ૨ અને તેથી આપણે ૪ ૨ ૨ અને ૨ ≤ ૬ મળે છે જે સારું છે એ જ રીતે આપણે બીજા કાર્ય n માટે ચકાસી શકીએ છીએ તેથી ૨F જીસીડી F પીરિયડ તે બીજા કાર્ય માટે ૨ ૨ અને જીસીડી ૨૮ ૨ જે બદલામાં ૪ ૨ ૨ અને ૨ ≤ ૮ છે તેથી ફ્રેમની સાઇઝ ૨ છે અને તે પણ તે આપણને આપી શકે તેવા ફ્રેમ્સની સંખ્યા ૨૪૨ ૧૨ ફ્રેમ્સ છે તે ૭ ફ્રેમ્સમાંથી આપણે A અથવા B ના ઇન્સ્ટનસ જરૂર મુજબ સોંપી શકીએ છીએ અને 5 ફ્રેમ્સ બિનઉપયોગી રહેશે ફ્રેમ સાઇઝ 3 માટે આપણે ફરીથી અહીં સમાન શરતો લાગુ કરીએ છીએ અહીં ૨F જીસીડી F pi ઠીક છે બીજા કાર્ય માટે પણ તે ઠીક છે તેથી પણ ફ્રેમની સાઇઝ ૩ ઠીક છે અને આપણી પાસે એક મેજર સાઇકલમાં ૨૪૩ ૮ ફ્રેમ્સ ઉપલબ્ધ છે અને આપણી પાસે એક મેજર સાઇકલમાં 7 ટાસ્ક ઇન્સ્ટનસ છે અને તેથી આ પણ સ્વીકાર્ય છે ચાલો F ૪ માં જોઈએ ફરીથી F ૪ માં આપણે આ 2 અભિવ્યક્તિઓ નો ઉપયોગ કરીએ છીએ અને આપણે લાગે છે કે આ બંને ફરીથી સ્વીકાર્ય થઈ જાય છે પરંતુ પછી ફ્રેમ્સની સંખ્યા અનુપલબ્ધ થઈ જાય છે જે ૬ છે જે ૨૪૪ ૬ ફ્રેમ્સ છે અને આપણે ૬ ફ્રેમમાં ૭ ટાસ્ક ઇન્સ્ટનસિસ શેડ્યૂલ કરી શકતા નથી પૂરતા પ્રમાણમાં ફ્રેમ્સ ઉપલબ્ધ નથી અને તેથી F ૪ આપણે પસંદ કરી શકતા નથી અને આગળના ૬ ૮ વગેરે જોવાનો કોઈ અર્થ નથી કારણ કે ફ્રેમ્સની સંખ્યા હજી ઓછી થાય છે અને તેથી ૩ એ સૌથી મોટી ફ્રેમ સાઇઝ છે જેના માટે આપણી પાસે સંભવિત શેડ્યૂલ હોઈ શકે છે અને તેના આધારે અમારી ડિઝાઇન પસંદગી ફ્રેમની સાઇઝ ૩ બરાબર હશે ઉદાહરણ તરીકે આપણી પાસે ૧ ૩ ૨ ૮ ના એક્ઝિકયુશન સમય સાથે A B C D ટાસ્ક સેટ છે અને તેમનો પીરિયડ ૧0 ૧0 ૨0 ૨0 છે પછી મેજર સાઇકલ મળી આવે છે અહીં મેજર સાઇકલ એ ટાસ્ક પીરિયડનું લસાઅ છે અને અહીં ફક્ત ૨ પીરિયડ્સ છે ૧0 અને ૨0 ૧0 અને ૨0 નો લસાઅ ૨0 છે આગળની વસ્તુ ફ્રેમની સાઇઝ પસંદ કરવાનું છે ફ્રેમની સાઇઝ બધા ટાસ્ક કરતા વધારે અથવા સમાન તમામ ટાસ્કના એક્ઝિકયુશન સમય કરતા વધુ હોવું આવશ્યક છે અને તે અન્ય શરતોને સંતોષવા માટે છે આપણે શોધવું જોઈએ કે તે મેજર સાઇકલને ભાગી શકતું હોવું જોઈએ અને તે સ્થિતિના આધારે આપણને ૧ ૨ ૪ ૫ ૧0 અને ૨0 મળે છે પરંતુ તે પછી તે ૮ કરતા વધારે હોવું જોઈએ અને તેથી આપણી પાસે શક્ય ફ્રેમ સાઇઝ તરીકે ૧0 અને ૨0 જ છે આમાંથી કોઈ પણ સંજોગોમાં ફ્રેમની સાઇઝ ૧0 અથવા ૨0 હોઇ શકે નહીં જો તે ૨0 છે તો આપણી પાસે એક ફ્રેમ છે અને જો તે ૧0 છે તો આપણી પાસે ૨ ફ્રેમ્સ છે કોઈ પણ સંજોગોમાં આપણી પાસે શેડ્યૂલ બની શકતું નથી કારણ કે આપણી પાસે ૨ ઇન્સ્ટનસિસ છે આ ૨ ઇન્સ્ટનસિસમાંથી તેમાંથી એક એ મેજર સાઇકલમાં છે તે આપણને ૬ ઇન્સ્ટનસિસ આપે છે અને આપણને ઓછામાં ઓછા ૬ ફ્રેમ્સની જરૂર છે પરંતુ તે પછી આપણે ફક્ત ૧ અથવા ૨ ફ્રેમ મેળવીએ છીએ આપણે આ ટાસક્સ ને શેડ્યૂલ કરી શકતા નથી જો આપણે અહીં મોટો ગુનેગાર જોઈ શકીએ તો તે આ ૮ છે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ આપણે જોઈશું કે આ સ્થિતિને કેવી રીતે હેન્ડલ કરવી તે આ ટાસ્ક સેટ અનશેડ્યૂલેબલ થઈ રહ્યો છે આપણે તેને કેવી રીતે સાયક્લિક શેડ્યૂલર પર શેડ્યૂલ કરીશું આપણે અહીં રોકાઈ જઈશું અને આ પોઈન્ટથી આપણે આગળનાં લેક્ચરમાં આગળ વધારીશું